શોધનું પરિણામ શોધનું પરિણામ એકવાર શોધ સંપન્ન થઈ જાય પછી તેના ત્રણ સંભવિત પરિણામો હોઈ શકે છે એકવાર શોધ સંપન્ન થઈ જાય પછી તેના ત્રણ સંભવિત પરિણામો હોઈ શકે છે એક હોઈ શકે અનુકૂળ પરિણામ જ્યાં તમે ક્લાયન્ટને જણાવી શકો કે આવિષ્કાર માટે પેટન્ટ મેળવવું સંભવ છે એક હોઈ શકે અનુકૂળ પરિણામ જ્યાં તમે ક્લાયન્ટને જણાવી શકો કે આવિષ્કાર માટે પેટન્ટ મેળવવું સંભવ છે બીજું હોઈ શકે પ્રતિકૂળ પરિણામ જ્યાં તમારે ક્લાયન્ટને જણાવવું પડે કે આવિષ્કાર માટે પેટન્ટ મેળવવું કદાચ શક્ય નથી બીજું હોઈ શકે પ્રતિકૂળ પરિણામ જ્યાં તમારે ક્લાયન્ટને જણાવવું પડે કે આવિષ્કાર માટે પેટન્ટ મેળવવું કદાચ શક્ય નથી તમે એવું ન કહી શકો કે આવિષ્કાર ક્યારેય પેટન્ટ નહીં મેળવી શકે અથવા આવિષ્કાર માટે પેટન્ટ મેળવવું અસંભવ છે તમે એવું ન કહી શકો કે આવિષ્કાર ક્યારેય પેટન્ટ નહીં મેળવી શકે અથવા આવિષ્કાર માટે પેટન્ટ મેળવવું અસંભવ છે તમારે તમારો અહેવાલ હંમેશા સાવધપણે જણાવવો જોઈએ કારણ કે પર્ફેક્ટ અર્થાત એક પણ ખામી અથવા દોષ વગરના પેટન્ટેબિલિટી સર્ચ રિપોર્ટ જેવું કઈ હોતું નથી તમારે તમારો અહેવાલ હંમેશા સાવધપણે જણાવવો જોઈએ કારણ કે પર્ફેક્ટ અર્થાત એક પણ ખામી અથવા દોષ વગરના પેટન્ટેબિલિટી સર્ચ રિપોર્ટ જેવું કઈ હોતું નથી આથી તમારે ફક્ત એક શક્યતા જણાવવાની હોય છે કે આવિષ્કાર માટે પેટન્ટ મેળવવું સંભવ છે કે નથી અથવા તો તમારો અહેવાલ ન્યૂટ્રલ અર્થાત બેમાંથી કોઈ પણ પક્ષ ન લેનાર હોવો જોઈએ આથી તમારે ફક્ત એક શક્યતા જણાવવાની હોય છે કે આવિષ્કાર માટે પેટન્ટ મેળવવું સંભવ છે કે નથી અથવા તો તમારો અહેવાલ ન્યૂટ્રલ અર્થાત બેમાંથી કોઈ પણ પક્ષ ન લેનાર હોવો જોઈએ ન્યૂટ્રલ રિપોર્ટ l ત્યારે બને જ્યારે આવિષ્કાર દ્વારા પેટન્ટ મેળવવાની ઘણી ખરી શક્યતા હોય પણ તેની સામે અમુક વાંધા પણ ઊભા થતા હોય ન્યૂટ્રલ રિપોર્ટ l ત્યારે બને જ્યારે આવિષ્કાર દ્વારા પેટન્ટ મેળવવાની ઘણી ખરી શક્યતા હોય પણ તેની સામે અમુક વાંધા પણ ઊભા થતા હોય તેથી આવિષ્કાર પાસે માન્યતા મેળવવાની 50 પ્રતિશત સંભાવના હોય તેથી આવિષ્કાર પાસે માન્યતા મેળવવાની 50 પ્રતિશત સંભાવના હોય હવે અહેવાલ અર્થાત રિપોર્ટ ની વાત કરીએ તો જો ક્લાયન્ટ આગ્રહ કરે તો તમારે પેટન્ટેબિલિટી રિપોર્ટ આપવાનો રહેશે હવે અહેવાલ અર્થાત રિપોર્ટ ની વાત કરીએ તો જો ક્લાયન્ટ આગ્રહ કરે તો તમારે પેટન્ટેબિલિટી રિપોર્ટ આપવાનો રહેશે પેટન્ટેબિલિટી સર્ચ રિપોર્ટ માં નવીન અને આવિષ્કારક પગલા તથા ઉદ્યોગમાં લાગુ થવાની ક્ષમતા આ બંનેનું સંક્ષિપ્ત વર્ણન હશે પેટન્ટેબિલિટી સર્ચ રિપોર્ટ માં નવીન અને આવિષ્કારક પગલા તથા ઉદ્યોગમાં લાગુ થવાની ક્ષમતા આ બંનેનું સંક્ષિપ્ત વર્ણન હશે તેમાં પેટન્ટેબિલિટી અર્થાત પેટન્ટ મેળવવા સામે ઊભા થતા અપવાદ વિશે પણ થોડી માહિતી હશે જ્યાં સુધી એ માહિતી પ્રસ્તુત હોય તેમાં પેટન્ટેબિલિટી અર્થાત પેટન્ટ મેળવવા સામે ઊભા થતા અપવાદ વિશે પણ થોડી માહિતી હશે જ્યાં સુધી એ માહિતી પ્રસ્તુત હોય શોધ નું મહત્વ શોધ નું મહત્વ પેટન્ટેબિલિટી સર્ચ અર્થાત પેટન્ટેબિલિટી આંકવા માટે કરેલી શોધ તમને એ ખાલી જગ્યાઓ ઓળખવામાં મદદ કરે છે જ્યાં પેટન્ટ મેળવી શકાય પેટન્ટેબિલિટી સર્ચ અર્થાત પેટન્ટેબિલિટી આંકવા માટે કરેલી શોધ તમને એ ખાલી જગ્યાઓ ઓળખવામાં મદદ કરે છે જ્યાં પેટન્ટ મેળવી શકાય તે તમને ભવિષ્યમાં પેટન્ટ કાર્યાલય તરફથી આવનારા સંભવિત મુદ્દાઓથી બચવામાં મદદ કરે છે અને આ ક્ષેત્રને સમજવામાં પણ મદદ કરે છે જે તમને પેટન્ટ સ્પેસિફિકેશન બનાવતી વખતે કામમાં આવે છે તે તમને ભવિષ્યમાં પેટન્ટ કાર્યાલય તરફથી આવનારા સંભવિત મુદ્દાઓથી બચવામાં મદદ કરે છે અને આ ક્ષેત્રને સમજવામાં પણ મદદ કરે છે જે તમને પેટન્ટ સ્પેસિફિકેશન બનાવતી વખતે કામમાં આવે છે આપણે પહેલા વાત કરી ચૂક્યા છીએ કે પેટન્ટેબિલિટી રિપોર્ટ માંથી ઉપલબ્ધ થનારી માહિતી પેટન્ટ એજન્ટ માટે ઉપયોગી બને છે આપણે પહેલા વાત કરી ચૂક્યા છીએ કે પેટન્ટેબિલિટી રિપોર્ટ માંથી ઉપલબ્ધ થનારી માહિતી પેટન્ટ એજન્ટ માટે ઉપયોગી બને છે આવતા લેક્ચરમાં આપણે પેટન્ટેબિલિટી સર્ચ એટલે શું તે જોઈશું આવતા લેક્ચરમાં આપણે પેટન્ટેબિલિટી સર્ચ એટલે શું તે જોઈશું અને ત્યાર પછીના લેક્ચરમાં તેની વિસ્તૃત વિગતો પર ચર્ચા કરીશું અને ત્યાર પછીના લેક્ચરમાં તેની વિસ્તૃત વિગતો પર ચર્ચા કરીશું